આજે આપણે પાઠ નંબર 23 એટ્લે કે સેવા વિતરણ ચેનલોના સંચાલન વિષે ચર્ચા કરીશું આ પાઠ ના બે ભાગ છે એક છે રિટેલ સ્થાન નું સંચાલન અને બીજું છે ઇલેક્ટ્રોનિક ચેનલની ગુણવત્તાનું સંચાલન કંપની તેના આઉટલેટ દ્વારા ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે કંપની અંતર શિક્ષણ તથા આવકવેરા સંબંધિત સેવાઓ પૂરી પાડવા માટે ઇલેક્ટ્રોનિક ચેનલો નો ઉપયોગ પણ કરી શકે છે પરંતુ વ્યવસાયનો વિકાસ કરવા માટે કંપનીએ બીજા સહયોગીઓની મદદથી સેવાઓના વિતરણ નો વ્યાપ વધારવો જોઈએ સેવા વિતરણ માટે એજન્ટની મદદ પણ લઈ શકાય છે દાખલા તરીકે ટિકિટના વેચાણ માટે એજન્ટ તથા મિલકતના સોદા માટે દલાલની મદદ લઈ શકાય છે આ ઉપરાંત સેવા વિતરણ નો વ્યાપ વધારવા માટે ફ્રેન્ચાઇઝીઓની મદદ પણ લઈ શકાય છે સેવા વિતરણ ની બાબતમાં હંમેશાં કંપની સંચાલિત આઉટલેટને પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે તેમાં ફોર્મેટ અને ગુણવત્તા નિયંત્રણ કરી શકાય છે આ ઉપરાંત કંપનીને ગ્રાહકોને બદલાતી જરૂરિયાતોની જાણ હોય છે અને તેને આધારિત કંપની નવી સેવાઓને વિકસિત કરીને ગ્રાહકો સાથે ગાઢ સંબંધ બનાવી શકે છે આ માટે રિટેલ આઉટલેટ્સનુ સ્થાન એક અત્યંત મહત્વની બાબત છે હવે પછીના વિભાગમાં એ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું સમય જતાં સેવા વિતરણ અંગેની યોજના અને ફોર્મેટ વિશે કંપનીને સ્પષ્ટતા મળી જાય છે ત્યાર બાદ કંપની સેવા ફોર્મેટમાં ફ્રેન્ચાઇઝી અને રોકાણ કરવાની બાબત વિશે નિર્ણય લઈ શકે છે ફ્રેન્ચાઇઝીની પરવાનગી આપવાથી કંપની પોતાની સેવા બ્રાન્ડને નવા બજારમાં પહોંચાડવાનું જોખમ તો લે છે પરંતુ તેની સાથે સાથે ફ્રેન્ચાઇઝીની લાઇસન્સની ફી થકી કમાણી પણ કરે છે જોકે કંપનીએ ફ્રેન્ચાઇઝી મારફતે થતી સેવા સંચાલનના પડકારનો સ્વીકાર કરીને તેનું સંચાલન પણ કરવું પડતું હોય છે તેમાં સેવા ગુણવત્તા અને કર્મચારીઓની પ્રેરણા પરના નિયંત્રણોનો અભાવ સેવા ભૂમિકા અંગેની અસ્પષ્ટતા ફ્રેન્ચાઇઝી સાથેની તકરાર ગ્રાહકો વિશેની જાણકારી તથા તેમની બદલાતી જરૂરિયાતો વિશેની માહિતીના અભાવ જેવા પડકારો નો સમાવેશ થાય છે એકવાર ફ્રેન્ચાઇઝીનો વ્યવસાય સ્થાયી થયા બાદ તેની સેવાની ગુણવત્તા અને ફોર્મેટની જાળવવા માટે સેવા કર્મચારીઓને સમયાંતરે તાલીમ આપીને તેનો વિકાસ કરવો જરૂરી છે ઉપરાંત નવા ગ્રાહકોને મેળવવા તથા જૂના ગ્રાહકોને જાળવી રાખવા માટે કંપનીએ અનેક પ્રકારની જાહેરાતો કરવી પડશે સામાન્ય રીતે સમાન પ્રકારની અન્ય ફ્રેન્ચાઇઝી દ્વારા લાયસન્સ ફીની ચૂકવણી અને રિટેલ સ્થાનને લઈને સંઘર્ષ ઊભો થાય છે આગામી વિભાગમાં સંઘર્ષ નિવારણ માટેની અસરકારક વ્યૂહરચનાઓની ચર્ચા કરીશું એજન્ટો અને દલાલો સ્થાનિક બજારોના સીધા સંપર્કમાં હોવાથી તેઓ કંપનીને વ્યવસાય વધારવામાં મદદ કરી શકે છે દાખલા તરીકે મોટી સંખ્યામાં ટેક્સી ઓપરેટરો ગ્રાહકોને સીધા હોટલ પર લઈ જઈ દલાલની ભૂમિકા ભજવીને વધારે કમાણી કરી શકે છે સામાન્ય રીતે સેવા એજન્ટો ગ્રાહકોની નજીક રહેલા આઉટલેટ પર કાર્યરત હોય છે જેથી કરીને તેઓ ઓછી કિંમતે ગ્રાહકોને સારી સેવા પૂરી પાડી શકે છે પરંતુ આ જ સેવા કંપની પોતાના કર્મચારી દ્વારા ગ્રાહકોને પૂરી પાડે તો ગ્રાહકોને સેવાની ઘણી વધુ કિંમત ચૂકવવી પડે છે પરંતુ આ ફોર્મેટનો ગેરફાયદો એ છે કે એજન્ટો અને દલાલો સ્પર્ધક કંપની સાથે પણ કામ કરે છે તેથી જ કંપનીને વ્યાજબી ભાવે વૈવિધ્યસભર સેવા પૂરી પાડવા માટે સખત મહેનત કરવી પડે છે જો ગ્રાહકો પાસે ઇન્ટરનેટની સગવડ હોય તો તે સેવા વિતરણનું સૌથી સસ્તુ માધ્યમ છે આ માધ્યમ ગ્રાહકો માટે પણ ફાયદાકારક છે કારણ કે તે મુસાફરીમાં ઘટાડો કરીને સમય ઉર્જા અને સંસાધનો બચાવે છે તથા ગ્રાહકોને સગવડતા અને સુગમતા પૂરી પાડે છે પરંતુ ઈન્ટરનેટના ઉપયોગથી ગ્રાહકો સાથેનો સીધો સંપર્ક ઓછો થઈ જાય છે ઇન્ટરનેટના માધ્યમથી ગ્રાહકો પાસેથી ઝડપી પ્રતિસાદ મેળવી શકાય છે ગ્રાહકો પણ ઇન્ટરનેટના માધ્યમ વડે સેવા પૂરી પાડનારી દરેક કંપની વિશેની માહિતી પ્રાપ્ત કરી શકે છે પરંતુ ઇલેક્ટ્રોનિક વિતરણ ચેનલ થકી એજન્ટો દલાલ અને ફ્રેન્ચાઇઝીઓના હિતો સાથે સંઘર્ષ ઊભો થાય છે તેથી જ કંપનીએ સેવા વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોના હિતોને ધ્યાનમાં રાખીને વ્યાજબી નિર્ણયો લેવા પડે છે ઇલેક્ટ્રોનિક સેવા ગુણવત્તા એ ઇલેક્ટ્રોનિક વિતરણ ચેનલો સાથે સંકળાયેલો બીજો અગત્યનો મુદ્દો છે જેની ચર્ચા આગામી વિભાગમાં કરીશું અત્યારે આપણે ચેનલ સંઘર્ષના સંચાલનની ચર્ચા કરીએ સેવા આઉટલેટના સ્થાન સંબંધિત નિર્ણય એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેની ઉપર ગ્રાહકોની સંખ્યા કર્મચારીઓની સંખ્યા માલસામાન મિલકત અને પરિવહનની કિંમત આધાર રાખે છે કંપનીના આઉટલેટ શહેરની અંદરના વિસ્તારમાં સ્થિત હોવા જોઈએ તથા ઉપર જણાવેલ તમામ બાબતોને આવરી લે એવા હોવા જોઈએ શહેર વિશેનો નિર્ણય શહેરની વસ્તી કંપનીની સેવાઓ સેવાઓની માંગ તથા ગ્રાહકોને ખરીદી શકતી પર આધાર રાખે છે સેવા આઉટલેટના સ્થાનનો નિર્ણય અનેક પરિબળો પર આધાર રાખે છે જેમ કે વિવિધ વ્યવસાયિક જિલ્લાઓ આ જિલ્લાઓમાં રહેલ ગ્રાહકોની સંખ્યા ત્યાં ઉપસ્થિત સ્પર્ધાત્મક વાતાવરણ શહેરના વિકાસની ગતિ જિલ્લાના નિયમો રસ્તાઓને ઉપલબ્ધતા તથા પાર્કિંગ વગેરે વગેરે વ્યવસાયિક જિલ્લો કેન્દ્રીયગૌણ અથવા પાડોશી પ્રકારનો હોઈ શકે છે જિલ્લાઓના મધ્યમાં રહેલા વ્યવસાયિક સ્થાનોના ભાડા વધારે હોય છે આવી જગ્યાએ પાર્કિંગની સુવિધાઓની સમસ્યા હોય છે ગૌણ વ્યવસાયિક જિલ્લાઓમા વ્યાપારનો વિસ્તાર ઓછો હોય છે તથા ત્યાં વસ્તી પણ ઓછી હોય છે કેન્દ્રીય વ્યાપાર જિલ્લાની સરખામણીમાં તેના ગેરફાયદા નથી ગૌણ વ્યવસાયિક જિલ્લાઓ માત્ર નાના વ્યવસાયને ટેકો આપીને મદદ પૂરી પાડે છે વ્યવસાયિક જિલ્લા ઉપરાંત કંપનીનું એક અલગ પેટ્રોલ પંપ જેવુ આઉટલેટ પણ હોઈ શકે છે તેને એક અલગ મિલકત તરીકે સંચાલિત કરી શકાય છે અલગ જગ્યાએ રહેલ આઉટલેટની આસપાસ કોઈ સ્પર્ધક કંપની હોતી નથી પરંતુ કંપનીએ ગ્રાહકોને આકર્ષવા માટે જાહેરાતમાં ખૂબ જ વધારે રોકાણ કરવું પડે છે ઇંધણની વધતી કિંમતોના લીધે ગ્રાહકો સેવા ખરીદી માટે લાંબા અંતરની મુસાફરી કરવાનું પસંદ કરતા નથી શોપિંગ સેન્ટરનું સંચાલન આધુનિક પદ્ધતિ તથા દ્રષ્ટિકોણથી થાય છે આ બાબત એવી સેવા કંપની ને લાગુ પડે છે કે જે આધુનિક વલણ ધરાવે છે તથા આધુનિક ગ્રાહકો સાથે જોડાયેલ છે ત્યારબાદ જ કંપનીના રિટેલ આઉટલેટનું સ્થાન નક્કી થાય છે પ્રોફેસર નાકનિશી અને કૂપરે 2007ના એક સંશોધન પત્રમાં લખ્યું હતું કે ગુણાત્મક સ્પર્ધાત્મક ક્રિયાપ્રતિક્રિયા મોડલનો ઉપયોગ કરીને ગ્રાહકો દ્વારા ચોક્કસ ગુણોવાળા ઉત્પાદનોને પસંદ કરવાની સંભાવનાની ગણતરી કરી શકાય છે ૧૯૫૯માં પ્રોફેસર ડંકન દ્વારા રજૂ કરાયેલ લુસ ચોઈસ એકિઝઓમના સિદ્ધાંત પણ આ ગણતરીમાં મદદરૂપ થઈ શકે છે આ મોડલ માંથી મળતા મૂલ્યોથી MCI ગુણાંક અથવા આકર્ષણ ઈન્ડેક્સની ગણતરી કરવામાં આવે છે કારણ કે આ મોડલ ગ્રાહક દ્વારા ચોક્કસ આઉટલેટમાંથી થતી સેવા ખરીદી માટે ધ્યાનમાં લેવામાં આવતા માપદંડોને આવરી લે છે આ માપદંડોમાં આઉટલેટ સુધી પહોંચવા માટે ગ્રાહકો દ્વારા કાપવામાં આવતું અંતર આઉટલેટ ની ભૌતિક આકર્ષકતા સેવા બ્રાન્ડની છબી અપેક્ષિત સેવાની ગુણવત્તા સેવાનું મૂલ્ય તથા અન્ય પરિબળોનો સમાવેશ થાય છે આ મોડલનો ઉપયોગ નવી સેવાના સ્થાન શોધવા માટે કરવામાં આવે છે તેમાં અનેક પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે છે જેમ કે સમાનતા બ્રાન્ડના કાર્યરત આઉટલેટ તથા સ્પર્ધાત્મક બ્રાન્ડના આઉટલેટ વગેરે વગેરે આ વિષ્લેષણમા આગામી ૧૫ વર્ષમાં આવનારી અનિશ્ચિતતાઓની સંભાવનાઓની પણ ગણતરી કરવામાં આવે છે આ મોડેલ દ્વારા મહત્તમ અંદાજિત માર્કેટ શેર અથવા આઉટલેટ સંસ્થાન સંબંધિત આવકનો સમાવેશ થાય છે જ્યારે એક વખત સેવા આઉટલેટનું સ્થાન નિશ્ચિત થઈ જાય ત્યારબાદ જો નિર્ણય એક ભૂલ ભરેલ સાબિત થાય તો તે પરિસ્થિતિમાં પ્રોફેસર ટેમી ડ્રેઝનરે 2009માં રજુ કરેલ લઘુત્તમ અફસોસ મોડલ નો ઉપયોગ કરી શકાય છે આ મોડેલનો ઉપયોગ કોઈ સ્થાન નિર્ધારીત કરવા માટે કરી શકાય છે જેથી કરીને અપેક્ષિત પરિસ્થિતિમાં જો સેવા સ્થાનનો વિકાસ ન થાય તો ન્યૂનતમ નુકસાન સહન કરવું પડે ઈલેક્ટ્રીક ચેનલમાં ગુણવત્તાનું સંચાલન પ્રોફેસર એ પરશુરામનના મત પ્રમાણે ઈ સેવા ગુણવત્તાની અંદર વેબસાઈટ કેવી રીતે સેવા અને વસ્તુઓની પસંદગી ખરીદી તથા ગુણવત્તાનું સંચાલન કરે છે તેનો સમાવેશ કરવામાં આવેલ છે ઈ સેવા ગુણવત્તાના પરિબળોના બે પ્રકારે વર્ગીકરણ કરવામાં આવેલ છે એક છે મુખ્ય પરિમાણો અને બીજું છે તેવા પુનઃપ્રાપ્તિ પરિમાણો આ વર્ગીકરણ પ્રોફેસર પરશુરામ ઝેથામલ અને મલ્હોત્રા દ્વારા 2005માં રજૂ કરવામાં આવ્યા હતા મુખ્ય અને પુનઃપ્રાપ્તિ પરિમાણોની ચર્ચા આગળ કરવામાં આવશે સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું ઈ સેવા ગુણવત્તાના મુખ્ય પરિમાણો તેમાં ચાર પરિબળોનો સમાવેશ થાય છે કાર્યક્ષમતા પરિપૂર્ણતા સિસ્ટમની ઉપલબ્ધતા અને ગોપનીયતા કાર્યક્ષમતાનો અર્થ એ છે કે વેબસાઇટનો ઉપયોગ કરવાની સરળતા અને વેબસાઈટની ઝડપ પરિપૂર્ણતા એટલે સેવા વિતરણ અંગે વેબસાઈટ દ્વારા કરવામાં આવતા વચનો કેટલી હદે પૂર્ણ થાય છે સિસ્ટમની ઉપલબ્ધતામાં વેબસાઈટની સાચી તકનીકી કાર્યક્ષમતાનો સમાવેશ થાય છે ગોપનીયતા પરિમાણમાં વેબસાઈટની સુરક્ષા અને ગ્રાહક માહિતીની સુરક્ષા નો સમાવેશ થાય છે પુનઃપ્રાપ્તિ પરિમાણોમાં સેવા નિષ્ફળતા સેવા કર્મચારીઓના પ્રતિભાવ ગ્રાહકોની સમસ્યાઓનો અસરકારક સંચાલન તથા સેવા વળતર નો સમાવેશ થાય છે સેવા નિષ્ફળતા વળતર એટલે સેવા નિષ્ફળતાના કિસ્સામાં કંપની ગ્રાહકોને તેમની સમસ્યા માટે કેટલું વળતર આપે છે સમસ્યાની બાબતમાં ગ્રાહકે ટેલિફોન અથવા ઓનલાઈન માધ્યમ દ્વારા સેવા અધિકારીનો સંપર્ક કરવો જોઈએ સારી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વેબસાઈટ વપરાશકર્તા માટે સરળ હોય છે તકનીકી ધોરણે અત્યાધુનિક હોય છે તથા ગ્રાહકને કોઈ સમસ્યા ઉભી થાય તો તેની સહાય માટે વૈકલ્પિક ચેનલ પણ હોય છે તો આ વર્ગમાં આપણે સેવા વિતરણ માં એજન્ટો દલાલ તથા ફ્રેન્ચાઇઝી જેવા સહયોગીઓની ભૂમિકાની ચર્ચા કરી ઉપરાંત આંતર ચેનલોના સંઘર્ષનુ સંચાલન કરવાની વ્યૂહરચના તથા ઇલેક્ટ્રોનિક વિતરણ કરતી ચેનલોના ગુણવત્તાની ચર્ચા કરી આગામી વર્ગમાં સેવા વિતરણના સંચાલનને લગતા મુદ્દાઓ તથા સેવાની ક્ષમતા જેવી બાબતોની ચર્ચા કરીશું મને સાંભળવા બદલ આભાર આપનો દિવસ શુભ રહે